ચાલો સેમ્પલિંગ પદ્ધતિની ચર્ચા કરીએ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કરવા માટે કોઈપણ વોલ્ટેજ સેમ્પલિંગ અથવા તો કરંટ સેમ્પલિંગ પણ કરી શકે છે કોઈએ નોંધ લેવી જોઈએ કે રેફરન્સ સેલ પદ્ધતિ ની બાબતમાં રેફરન્સ સેલ નો ઉપયોગ કરવામાં આવે છે અને તે કા તો ઓપન સર્કિટ અથવા શોર્ટ સર્કિટ હોય છે કે કેમ તેના પર આધાર રાખીને ImISC કોનસ્ટન્ટ રાખવામાં આવે છે અથવા vmvoc કોનસ્ટન્ટ રાખવામાં આવે છે આ કિસ્સામાં રેફરન્સ સેલ આ વાસ્તવિક PV એરેનું પ્રતિનિધિત્વ કરે તેવી અપેક્ષા છે પરંતુ એરે મોટો છે અને તેમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રનો મોટો જથ્થો આવરી લેવામાં આવે છે અને રેફરન્સ સેલ ખરેખર સમગ્ર એરેને રજૂ કરતું નથી તેથી જ્યારે પડોશી મકાનને કારણે આંશિક શેડિંગ હોય છે તે નજીકના ઝાડને કારણે શેડિંગ હોય શકે છે તેમ રેફરન્સ સેલ આપે છે તે વોલ્ટેજ ખરેખર વાસ્તવિક PV એરે અથવા PV મોડ્યુલમાંથી મેળવેલ વોલ્ટેજને પ્રતિબિંબિત કરશે નહીં અને કરંટ સ્કેલિંગ ના કિસ્સામાં પણ એમ જ છે હવે સવાલ એ છે કે શું આપણે આ રેફરન્સ સેલ ને દૂર કરી શકીએ છીએ અને પછી આપણે સિગ્નલ મેળવી શકીએ છીએ જે વાસ્તવિક એરેનો voc રજૂ કરશે જે PV એરે છે જે લોડને પાવર પહોંચાડે છે જો તમે તે કરવામાં સક્ષમ છો તો આપણે વધુ ચોક્કસ MPPT અલ્ગોરિધમ ની એક સ્ટેપ નજીક છીએ ચાલો હવે આપણે જોઈએ કે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કરવા માટે આ સેમ્પલિંગ પદ્ધતિ કેવી રીતે કરવામાં આવે છે PV પેનલ DC DC કન્વર્ટર સાથે જોડાયેલ છે અને બતાવ્યા પ્રમાણે DC DC કન્વર્ટરનું આઉટપુટ R0 સાથે જોડાયેલ છે અહીં વચ્ચે ત્યાં એક સ્વીચ છે તે પહેલાં ચાલો આપણે આ બફર કેપેસિટર મૂકીએ જેની સાથે હવે આપણે પરિચિત છીએ અને આ સ્વીચ છે જેનો હું સમાવેશ કરીશ સ્વીચનું નામ S છે તેને બે થ્રો છે સિંગલ પોલ ડબલ થ્રો થ્રો A અને થ્રો B જ્યારે S એ થ્રો B સાથે કનેક્ટેડ હોય છે ત્યારે તે સામાન્ય ઓપરેટિંગ સ્થિતિ છે જ્યારે PV પેનલ ડીસી ડીસી કન્વર્ટર દ્વારા લોડને પાવર પ્રદાન કરે છે જ્યારે સ્વીચ S એ A સાથે જોડાયેલ છે B ખુલ્લું છે અને આ બફર કેપેસિટરમાં જેટલી પણ એનર્જી આપવામાં આવે છે તેનાથી લોડ ચલાવશે અને આ રેઝિસ્ટન્સ તરફ જોઈએ આ રેઝિસ્ટન્સ એ સેન્સ રેઝિસ્ટન્સ છે તે ઉચ્ચ મૂલ્યનો રેઝિસ્ટન્સ છે તેથી આ રેઝિસ્ટન્સ તરફનો વોલ્ટેજ લગભગ પેનલના ઓપન સર્કિટ વોલ્ટેજ જેટલો હશે ને તે ચોક્કસ સમય છે જ્યારે તેનું સેમ્પલ લેવું પડે અને તેને ઓપન સર્કિટ મૂલ્ય તરીકે લેવાય તેથી આ સેમ્પલિંગ પદ્ધતિમાં આપણે શું કરીશું તે ચોક્કસ છે ચાલો આ રેઝિસ્ટરને Rsa કહીએ અને જો સ્વીચ કનેક્ટ ન થયેલ હોય તો આપણે આ પોટેન્સિઅલનું સેમ્પલ લઈશું અહીં તે B સાથે કનેક્ટેડ છે તો આ પોટેન્સિઅલ 0 હશે આ સ્વીચ A સાથે જોડાયેલ છે તે voc વેલ્યુ હશે ચાલો આપણે તેને સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ સાથે જોડીએ તો તેનું આઉટપુટ voc હશે અને જ્યાં તમને vT મળે છે ત્યાં આ બફર કેપેસિટરનો વોલ્ટેજ વાસ્તવિક એરે આપશે તો ચાલો તેને બીજા સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ માંથી પણ પસાર કરીએ આપણે vT મેળવીશું એટલે કે ટર્મિનલ વોલ્ટેજ હવે આ સ્વીચ B જયારે A સાથે કનેક્ટ થશે ત્યારે તે કેટલા સમય સુધી કનેક્ટ થશે ચાલો આપણે ટાઇમ એક્ક્ષિસ T દોરીશું અને હવે મને રેક્ટેગ્યુલર પલ્સ આપવા દો અને આ પલ્સ દરમિયાન આ સ્વીચ એનેબલ થશે અને A સાથે કનેક્ટ થશે તેથી આ સમય દરમિયાન voc માટે આ સેમ્પલ અને હોલ્ડ સર્કિટ સક્ષમ અને અસરકારક છે અને પછી ફરીથી ચોક્કસ સમય વીતી ગયા પછી તમે તેને ફરી એકવાર પુનરાવર્તિત કરશો અને આ રીતે તે સતત ચાલુ રહેશે તેથી આ પલ્સ અવધિ એટલે કે શેડ કરેલી પલ્સ અવધિ દરમિયાન A એ S સાથે જોડાયેલ હશે સેમ્પલ માટે voc ખૂબ જ નાનો છે જેથી અહીં પર્યાપ્ત ચાર્જ હોય અને લોડ B પરના PV પેનલનું જોડાણ કાઢવાનુંચૂકી ન શકે તેથી સામાન્ય રીતે આ એક માઇક્રો સેકંડ અથવા દસ માઇક્રો સેકંડના ઓર્ડરનો સમયગાળો હોય છે અને આ અવધિ મોટાભાગની અવધિ જ્યારે S એ B સાથે જોડાયેલ હોય તે ખૂબ મોટી હોય છે તે સેકંડના ઓર્ડર માં હોય છે તેથી આ વિભાગોનો ક્રમ હશે તમે જોશો કે આ સ્વિચ ડ્યુટી સાઇકલ ds દ્વારા નિયંત્રિત થાય છે અને પછી આ ds એક માઇક્રો સેકંડ બાય એક સેકંડ છે જે 10 6 છે આમ આ ખૂબ જ નાની ડ્યુટી સાઇકલ છે તેથી આપણને voc નું મૂલ્ય મળશે અને પછી જો તેને ADC દ્વારા પસાર કરવામાં આવે તો તેને ડિજિટલ ડોમેન પર લઈ જઈ શકાય છે અને આ બફર કેપેસિટર ની હાજરીને કારણે આ ખૂબ જ ઓછા સમયગાળા દરમિયાન જ્યારે S એ B સાથે કનેક્ટ ન હોય ત્યારે બફર કેપેસિટર લોડને પાવર સપ્લાય કરશે આને વોલ્ટેજ સેમ્પલિંગ ની પદ્ધતિ કહેવામાં આવે છે તેથી એકવાર voc અને vT નું સેમ્પલ લેવામાં આવે છે મૂળભૂત રીતે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરવા માટેનું કંટ્રોલ બ્લોક ની આકૃતિ રેફરન્સ સેલ પદ્ધતિ સાથે વોલ્ટેજ સ્કેલિંગ માં જે ચર્ચા કરી હતી તેના જેવી જ હશે ચાલો આપણે કરંટ સેમ્પલિંગ પણ જોઈએ તેમાં વોલ્ટેજ સેમ્પલિંગની જેમ આપણને DC DC કન્વર્ટર બફર કેપેસિટર સાથે જોડાયેલ એક PV પેનલની જરૂર છે અને પછી આના જેવા લોડ સાથે જોડાયેલ છે પછી આપણી પાસે સ્વીચ છે હવે આ સ્વિચ જ્યારે A સાથે જોડાયેલ છે ત્યારે આપણે રેઝિસ્ટર નો ઉપયોગ કરતા નથી આપણે શોર્ટ સર્કિટ કર્યું છે તેથી જ્યારે S એ A સાથે કનેક્ટ થાય છે ત્યારે પેનલ શોર્ટ સર્કિટ થાય છે તેથી તમે અહીં જે કરંટ માપશો તે કોઈપણ કરંટ તમને શોર્ટ સર્કિટ કરંટ આપશે તો ચાલો આપણે કહી શકીએ કે હું હોલ સેન્સર માંથી પસાર થતા કરંટ ને માપું છું જેને A મારફત સેમ્પલ અને હોલ્ડ સર્કિટ માંથી પસાર કરું છું અને હું ત્યાં જે મૂલ્ય મેળવી શકું છું તે ISC હશે શોર્ટ સર્કિટ કરંટ અને તે સમયે ઇન્સ્યુલેશન ગમે તે હોય શકે હવે જો તમારે ટાઇમ પેનલ કરંટ મેળવવો હોય તો હું અહીં સમજી શકું છું અને તેને સરેરાશથી પસાર કરી શકું છું અને હું iT મેળવીશ તમે જોશો કે આ કરંટ ને કરંટ સેમ્પલિંગ પદ્ધતિ માટે પણ વાપરી શકાય છે તો ચાલો કહી શકીએ કે એક માઇક્રો સેકંડ માટે S એ A સાથે જોડાયેલ છે અને એક માઇક્રો સેકંડ માટે PV પેનલ શોર્ટ સર્કિટ કરે છે અને જે કરંટ માપવામાં આવે છે તેને સેમ્પલ અને હોલ્ડ માંથી પસાર કરવા માં આવે છે જે ISC મૂલ્ય હશે અને તે ઇન્સ્ટન્ટ પછી તે છુટી જાય છે અને લોડ કનેક્ટેડ છે અને મોટાભાગના સમય માટે અહીં જે વહે છે તે iT હશે અને એક માઇક્રો સેકન્ડ માટે અહી થી જે માપવામાં આવે છે તે ISC છે તેથી જ્યારે તમે તેને એવરેજ માંથી પસાર કરો ત્યારે તે એક માઇક્રો સેકન્ડ માટે પસાર થતા અકુદરતી શોર્ટ સર્કિટ કરંટ નું એવરેજ આવશે જે તે માંથી પસાર થતો હશે તેથી તમે અસરકારક રીતે મેળવશો કારણ કે તેની સાયકલ ખૂબ નાની છે જેથી તમે અસરકારક રીતે IT મેળવશો કારણ કે અહીં જે વહે છે તે મોટાભાગનો સમય IT એવરેજ હશે તેથી તેને કરંટ સેમ્પલિંગ પદ્ધતિ કહેવામાં આવે છે એકવાર જ્યારે તમે કરંટ નું સેમ્પલ લો છો ત્યારે બ્લોક્સ યોજના આવશ્યકપણે આપણે રેફરન્સ સેલમાં જેની ચર્ચા કરીએ છીએ તેના જેવી છે સિવાય કે આ હવે રહેશે નહીં ISC સેમ્પલ અને હોલ્ડ સર્કિટ માંથી આવે છે iT અહી બીજા એક બ્લોક એવરેજર બ્લોક માંથી આવે છે તેથી iT અહીં આપવામાં આવે છે અને ISC અહીં આપવામાં આવે છે યોગ્ય રીતે સ્કેલ કરવામાં આવે છે જેથી તમે Im મેળવો છો આમ મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કંટ્રોલ એલ્ગોરિધમનું કાર્ય રેફરન્સ સેલ કરંટ સેમ્પલિંગ પદ્ધતિ માં આપણે જે ચર્ચા કરી હતી તે જ હશે